તેથી અંતિમ ટર્મ જે બાકી છે તે આ ટર્મ છે જે જમણી બાજુએ છે તેથી ડેલ્ટા ફંક્શન અને આપણું ઇન્ટિગ્રલ સંકલિત કરવું એ અહીંના ઓરિજિન નો સમાવેશ થાય છે જે મારો છે તો આપણે શું અપેક્ષા રાખીએ છીએ વિદ્યાર્થી 1 1 તેથી આ ટર્મ મને માત્ર 1 આપવો જોઈએ તેથી અહીં એક નાની વસ્તુ છે જેના વિશે તમારે સાવચેત રહેવાની જરૂર છે જો તમે જે રીતે મેં લખ્યું છે તે 1 D ડેલ્ટા ફંક્શન જેવું લાગે છે તેથી જો તમે કર્યું હોય તો તમે અહીં ભૂલ કરી શકો છો જો તમે નીચેની બાબતો જાણો છો ઉદાહરણ તરીકે જો તમે આ dS આ રીતે લખ્યું છે અને તમે આને આ રીતે લખ્યું છે તમે આને યોગ્ય તરીકે લખી શકો છો તેથી તે યોગ્ય રીતે ન કરો તેથી સાચો રસ્તો મારો મતલબ છે અને તેથી આ ખોટું છે તેથી તે કરવાની સાચી રીત એ છે કે આને ટૂ ડાયમેન્શનલ ડેલ્ટા ફંક્શન તરીકે વિચારવું યોગ્ય છે તેથી 2 D ડેલ્ટા ફંક્શન કરે છે તેથી તેનો ઇન્ટિગ્રલ માત્ર 1 ની બરાબર હશે તેથી તે ટર્મ c બરાબર 1 છે તેથી આખરે આપણે અહીં શું બાકી રાખ્યું છે પ્રથમ ફંકશન કાળે અમને આપ્યું વિદ્યાર્થી 4 4jb તેથી તે અમને 4jb આપ્યો સેકંડ ટર્મ અમને આપી વિદ્યાર્થી 0 0 અને અંતે અહીં મારી પાસે છે 1 અને જો હું તેને અંતે એકસાથે મૂકીશ તો હું મારા ગ્રીનના ફંક્શનને બરાબર જમણે લખી શકું છું તો મેં અહીં શું શરૂઆત કરી મેં બે ટર્મથી શરૂઆત કરી હતી અને મારી પાસે માત્ર સેકંડ ટર્મ બાકી છે તેથી ઠીક છે તેથી સેકંડ એક વસ્તુ કે જેનાથી મૂંઝવણમાં પડવું સરળ છે કારણ કે અમે અમારા સંકેત સાથે થોડા સાવધાની રાખતા ન હતા મેં અહીં ફક્ત r લખ્યું છે આ r એ ઓળખવા દે છે કે તે ડિફેરએંશીયલ ઇકવેશન માં ક્યાંથી આવ્યું છે તેથી આ r આ વેવ ઇકવેશન ને અહીં બેસલ ડિફેરએંશીયલ ઇકવેશન સાચા સાથે ઓળખવાથી આવ્યો છે તો અહીં આપણું આર શું છે તે સ્કેલર છે કારણ કે તે અહીં x સાથે મેળ ખાય છે ત્યાં એકથી એક મેપિંગ છે અને તે r છે જેને મેં દરેક જગ્યાએ બરાબર જાળવી રાખ્યું છે તેથી અંતે હું અહીં ગ્રીનના ફંક્શન માટે અભિવ્યક્તિ પર આવું ત્યાં સુધીમાં આ r નો અર્થ શું છે તે એક સ્કેલર છે અને શું છે હું પોલાર કોઓર્ડિનેટ્સ છે તેથી જો હું આને વધુ ચોક્કસ રીતે લખવા માંગુ છું જ્યાં r ગમે ત્યાં હોઈ શકે છે તો મારે આને કેવી રીતે સુધારવું જોઈએ અથવા માત્ર તેથી ઠીક છે તે એક નાની વાત છે જો તમે ડેરિવેશન ને પાછું ખેંચશો તો તમે જોશો કે આ અહીં શા માટે રાખવું જોઈએ ફરીથી તમે કયા ટેક્સ્ટને જુઓ છો તેના આધારે તમે તેને બદલે શોધી શકો છો અને તેનું કારણ j હશે પરંતુ તમે શા માટે પસંદ કરશો શા માટે કોઈ ગ્રીન્સ ફંકશન આ રીતે લખશે વિદ્યાર્થી તે ઊંધું છે ઇન્વર્ટ શારીરિક રીતે મંજૂરી નથી ઇન્વર્ટ વેવ ને શારીરિક રીતે મંજૂરી નથી પરંતુ તેમ છતાં તમને કેટલીક એવી જગ્યાઓ મળશે જ્યાં કેટલાક પાઠ્ય પુસ્તકોમાં તમને ગ્રીનનું ફંકશન અમુક કોન્સટન્ટ ટાઇમ તરીકે લખેલું જોવા મળશે શું છે અને તે સાચું છે અને તે શા માટે સાચું હશે અને શા માટે આ પણ સાચું હશે તેથી યાદ રાખો કે જ્યારે અમે બેસલ ડિફેરએંશીયલ ઇકવેશન નો અમારો ઉકેલ લખ્યો ત્યારે મને બે ટર્મ મળ્યા હતા હું કેવી રીતે પસંદ કરું વિદ્યાર્થી આઉટવર્ડ હું આઉટવર્ડ વેવ પર આવ્યો તે પહેલાં મારે શું યાદ રાખવું જોઈએ ટાઇમ કન્વેન્શનલ તેથી મેં પસંદ કર્યું આઉટગોઇંગ વેવ હતું પરંતુ જો મારો ટાઇમ કન્વેન્શન છે પછી તે હશે કારણ કે તે પછી આઉટગોઇંગ વેવ છે વેવ આઉટગોઇંગ હોવું જોઈએ તેથી તમારે તમારા ટાઇમ ના કન્વેન્શનલ માં જોવાનું છે કે કયું ફરી પસંદ કરવું તેથી ભૌતિકશાસ્ત્ર ટેક્સ્ટ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ટેક્સ્ટ વચ્ચે આ એક સામાન્ય તફાવત છે ભૌતિકશાસ્ત્રના લોકો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સનો ઉપયોગ કરવાનું વલણ ધરાવે છે તેથી તમારે ફક્ત જાગૃત રહેવું જોઈએ કારણ કે અન્યથા તમે માઈનસ ચિહ્ન દ્વારા દરેક જગ્યાએ બંધ થઈ જશો અને કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિકના કિસ્સામાં છે ત્યાં બંને પ્રકારના લેખકોનું મિશ્રણ છે તેથી તમે બરાબર મિશ્રણની રિયલ સંભાવના છે તેથી અમે દરેક જગ્યાએના કન્વેન્શનલ ને વળગી રહેવાના છીએ તેથી જ અમને યોગ્ય મળે છે હવે અમે અમારા તમામ ગણિતને સરળ બનાવવા માટે જે કર્યું તે એ હતું કે અમે ડેલ્ટા ફંક્શનને ઓરિજિન સ્થાને જ મૂક્યું છે અને આ રીતે આપણને આ સરળ દેખાતા ડિફેરએંશીયલ ઇકવેશન છે હવે હું મારું સોલ્યુશન કેવી રીતે પાછું મેળવીશ મારે યાદ રાખવું પડશે કે અમે શું કરીશું તેના પર અમે સંમત થયા હતા એકવાર મને ઉકેલ મળી જાય તે મારે કરવાનું છે વિદ્યાર્થી ઓરિજિન સ્થાન બદલો ઓરિજિન સ્થાનાંતરિત કરો તો અંતિમ સ્વરૂપ શું હશે જે મારે લખવું જોઈએ કારણ કે આ ઇમ્પલીશિટ રીતે ઓરિજિન અને જમણી બાજુથી r નું ડિસ્ટન્સ શોધી રહ્યું છે તેથી ફક્ત શારીરિક રીતે આ દલીલ કરવાથી અમને ઘણું સરળીકરણ મળે છે તેના બદલે જો તમે ડેલ્ટા ફંક્શનનું તમારું સ્થાન ઓરિજિન ન હોવા માટે પસંદ કર્યું હોય અને બધું ઉકેલવા માટે આગ્રહ કરો છો તમારે થીટા આધારિત શરતોને યોગ્ય રાખવી પડશે કારણ કે જો ઉદાહરણ તરીકે આ કોઓર્ડિનેટ ઍક્સિસ માં જો મારું ડેલ્ટા ફંક્શન અહીં પર છે અને મારો નિરીક્ષક અહીં અને r પછી છે દેખીતી રીતે આ સ્ત્રોત જે રીતે ઉત્સર્જન કરી રહ્યો છે તે અહીં આ વ્યક્તિ માટે થીટા અવલંબન છે તેથી હું કરી શકતો નથી હું ડીપેનડેન્ટ શરતોને દૂર કરી શક્યો ન હોત ઠીક છે પરંતુ છેવટે તે તમામ બાબતો છે જે મહત્વનું છે તે આ ડિસ્ટન્સ છે સ્ત્રોત અને નિરીક્ષક વચ્ચેનું ડિસ્ટન્સ બરાબર છે તેથી આ 2D ગ્રીનના ફંક્શનનું સ્વરૂપ છે જેનો આપણે ઉપયોગ કરીશું હવે મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે કે આ એક ખાસ ફંક્શન છે હેન્કેલ ફંક્શન જેમાં બેસેલ ફંક્શનનો સમાવેશ થાય છે મુખ્ય વિચાર એ છે કે આ વિધેયો નથી કે તમે તેને બંધ સ્વરૂપમાં લખી શકતા નથી પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે સંખ્યાત્મક રીતે જોઈ શકતા નથી કે તે કેવું દેખાય છે તો ચાલો જોઈએ કે આ ફંક્શન ખરેખર કેવું દેખાય છે તેથી તે અમારી પાસે અહીં છે તેથી હું તમને અહીં જે બતાવી રહ્યો છું તે તમારું છે r ત્યારથી મેં તેને પ્લેનમાં બનાવ્યું છે અને આ તમારું ઠીક છે તો ઉદાહરણ તરીકે આ તમારી x ઍક્સિસ છે અને આ તમારી y ઍક્સિસ બરાબર છે તો હું શું કરી રહ્યો છું હું માત્ર x અને y નું વર્ગીકરણ કરી રહ્યો છું અને x અને y ના દરેક મૂલ્ય પર હું આ ફંક્શનને ઠીક કરી રહ્યો છું તે એક રિયલ મૂલ્ય છે રિયલ મૂલ્યવાન ફંક્શન છે તે દરેક જગ્યાએ મૂલ્ય મર્યાદિત મૂલ્ય ધરાવે છે તેથી તમે જોઈ શકો છો કે આ ફંક્શનની મહત્તમતા ક્યાં થઈ રહી છે વિદ્યાર્થી ઓરિજિન ઓરિજિન તે જ મેક્સિમા છે જેનો પીળો રંગનો પીળો અહીં શેડ છે અને તે ડિકે થવાનું શરૂ કરે છે કારણ કે તમે વેવ ની જેમ તેનાથી દૂર જાઓ છો શા માટે માત્ર તફાવત છે આની નોંધ લો સાચું તે તેના પર પ્લગ થઈ રહ્યું છે વિદ્યાર્થી 0 પર ઓરિજિન જમણી બાજુએ 0 પર અને ફરીથી તે એક વેવ જેવું છે પરંતુ તે ડિકેય થઈ રહ્યું છે કારણ કે હું તેનાથી દૂર જાઉં છું MATLAB માં આ જનરેટ કરવું ખૂબ જ સરળ છે તેથી તમે X Y પોઈન્ટની ગ્રીડ જનરેટ કરવા માટે તમારા મેષ ગ્રીડ નામના આદેશનો ઉપયોગ કરો છો અને તમે રેડિયલ ડિસ્ટન્સ નું મૂલ્યાંકન કરો છો આ એલિમેન્ટ મુજબનું ઓપરેશન છે અને ફક્ત તમારા બેસેલ Jને શોધી કાઢો તેથી તેમની પાસે બેસેલ J છે બેસેલ Y અને આ રીતે તમે આ વિવિધ વસ્તુઓ કેવી રીતે જનરેટ કરો છો અને સરફેસ પ્લોટ એ છે જેનો ઉપયોગ તમે આ 3 D ફંક્શનને પ્લોટ કરવા માટે કરશો હવે માત્ર જિજ્ઞાસાથી તમે રિયલ જીવનમાં આવું કંઈક જોયું છે વિદ્યાર્થી રિપલ્સ રિપલ્સ જ્યારે તમે રિપલ્સ કરો છો ત્યારે તમે તમારી ડોલમાં પાણી નાખો છો ત્યારે તમને પાણીની સપાટી પર આના જેવી લહેરો દેખાય છે વાસ્તવમાં જો તમે પાણીની સપાટી માટેના ડિફેરએંશીયલ ઇકવેશન ને જુઓ તો તે એક જ બેસલ ડિફેરએંશીયલ ઇકવેશન હોવાનું બહાર આવે છે તેથી ઉકેલ એ બેસલ ફંકશન છે અને જો તમારે સપાટી પરના પાણી માટે અને વચ્ચેની પસંદગી કરવાની હોય તો તમે શું પસંદ કરશો કારણ કે શારીરિક રીતે કોઈ અર્થ નથી કારણ કે તે જઈ રહ્યું છે તેથી આજથી જ્યારે પણ તમે સ્નાન કરશો ત્યારે તમને બેસલના ફંકશન બરાબર યાદ રહેશે કારણ કે તેઓ પ્રકૃતિમાં દરેક જગ્યાએ હોય છે જ્યાં પણ 2 ડી પ્રકારની વેવ ની સમસ્યા હોય તેથી 2 ડી વેવ એ બેસેલ ફંકશન છે તેથી એક પ્રકારની હાઇ સ્કૂલમાં જ્યારે હું હતો ત્યારે કોઈએ પ્લેન વેવ કહ્યું હતું તમે શું કરશો પરંતુ જો હું આની મેગ્નીટ્યુડ તો આનું એમ્પલિટયૂડ યથાવત છે તે વેવ છે જે અનંત સુધી જાય છે તે ક્યારેય ક્ષીણ થતું નથી તેથી ભલે તે એક સરળ પ્રકારનું વેવ હોય પણ તે સૌથી અભૌતિક પ્રકારનું વેવ છે સેકંડ તરફ આ 2 ડી વેવ છે જે ભૌતિક રીતે તમે જોઈ શકો છો કે જેમ તમે કેન્દ્રથી દૂર જાઓ છો તેમ તેમ તેઓ ક્ષીણ થવા લાગે છે જેમાંથી આપણે બરાબર અપેક્ષા રાખીએ છીએ અને પછીથી આપણે 3 ડી વેવ પર પણ આવીશું આ વિશે કોઈપણ પ્રશ્નો ઠીક છે તેથી તમને શું થઈ રહ્યું છે તેનો ભૌતિક ખ્યાલ મળી ગયો વેવ જે આપણા ડિફેરએંશીયલ ઇકવેશન ને સંતોષે છે તે માત્ર J નોટ અને Y નોટ નું એક લિનિયર કોમ્બિનેશન છે અને આપણે તે લિનિયર કોમ્બિનેશન શા માટે પસંદ કર્યું કારણ કે તે અમને આઉટગોઇંગ વેવ નો ચોક્કસ ભૌતિક અર્થ આપે છે જેથી અમારી પાસે તે જ હતું